ફરી સ્વાગત છે તો ચાલો આપણે સમાનુભુતિની ચર્ચા સાથે આગળ વધીએ અને બીજુ મહત્વપૂર્ણ ઇક્યું કૌશલ્ય જેને આપણે સામાજિક જવાબદારી કહીએ છીએ તે સમજીએ આપણે એ બાબતને પોષિત કરવાની જરૂર છે કે કેવી રીતે એક માણસ ને સમાજ પ્રત્યે જવાબદાર બનાવી શકીએ તેને નીતિ અને નિયમો સમજાવી તેના વિશે વિદ્યાર્થીઓના મગજમાં ઘણીબધી જવાબદારી ઉત્પન્ન કરી શકી જેથી કરીને તેઓ સમાજના કોઈ પણ નિયમો કે ધોરણો તોડતા પહેલા ત્રણ વખત વિચારશે આમ ઇઆઇ ક્યારેક ક્યારેક નહી પણ હંમેશા જાગૃતિ વધારશે કે તમે દેશનાં એક જવાબદાર નાગરિક છો તમારે નિયમો અને બંધનોને આધીન રહેવું જ જોઈએ અને તમારે ફક્ત તમારી જ નહી પરંતુ બીજા અન્યની પણ કાળજી લેવાની છે ત્યારે પછી બીજી લાક્ષણીકતાને આંતરવ્યક્તિત્વ સબંધ કહેવાય છે આ એક અગત્યની સામાજિક સાંવેગિક કૌશલ્યમાંનું એક છે તમે કઈ શકો છો કે તે વ્યક્તિગત તેમજ બીજાના જીવન નિર્વાહ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જયારે તમે અન્ય લોકો સાથે વાત કરો જયારે તમે કોઈ ની સાથે વાર્તાલાપ કરો અને જો તે સુખદ ના હોય તો સાંવેગિક રીતે સંતોષકારક પણ ના જ હોય લોકો તરત જ તમારો અસ્વીકાર કરશે તમને સમાજ માંથી કાઢી નાખશે અને તેનાથી તમારી પોતાની એક માણસ તરીકે ની કિંમત ઓછી થશે અને તમે સમાજમાં સાવ અલગ તરી આવશો તેથી ફક્ત શિક્ષણ ની અંદર જ નહી પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં પણ અમે જોયું છે કે જે વિદ્યાર્થીઓમાં આંતરવ્યક્તિત્વ કૌશલ્યની અછત છે તેઓ સમાજ ની મુખ્ય શાખા દ્વારા એકલા પાડી દેવામાં આવે છે અને એટલા માટે જ અમે વારંવાર કહીએ છીએ કે વધારેમાં વધારે બીજા લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરો જેથી કરીને તમે બીજા લોકો સાથે રહી શકો તમે લોકોને જાણો તમે તમારા સહકર્મચારીઓને જાણો અને તેના લીધે તમે વધુ સારી મિત્રતા વિકસાવી શકો અને તે તમારા અભ્યાસ દરમ્યાન મિશ્રિત થવાનું સરળ બનાવશે અને અભ્યાસમાં આંતરવ્યક્તિત્વ સબંધનું તે જ મુલ્ય છે જો કે આપણે બધા જે કૌશલ્યની અસરની વાત કરીએ છીએ તે બધા કૌશલ્યો બેરોનના મોડેલ ઓફ ઈમોશનલ ઈન્ટેલીજન્સના મુખ્ય કાર્યક્ષેત્રમાં આવે છે આ મુખ્યત્વે ચાર કાર્યક્ષેત્ર ઉપર કેન્દ્રિત થાય છે આંતરિકવ્યક્તિત્વ આંતરવ્યક્તિત્વ તાણ સંચાલન અનુકૂલનક્ષમતા અને સામાન્ય મૂડ બેરોનના ઈક્યુ ના મુખ્ય પાંચ પ્રાથમિક પરિબળો છે તો પાંચ પ્રાથમિક પરિબળો આ મુજબ છે આંતરિક અંદરનુ તણાવ વ્યવસ્થાપન અનુંકુલનક્ષમતા અને પાંચમાંને મનની સ્થિતિ કહેવાય છે દરેક પરિમાણને બીજા ઘણા ગૌણ પરીબળો છે અને આ મોડેલ સાચા આદર્શ તરીકે શિક્ષણની સ્થાપના કરવામાં લાગુ કરી શકાય આત્મગૌરવ આંતરિકવ્યક્તિત્વ હેઠળ આવે છે આંતરિકવ્યક્તિત્વ ના માપ માટે પાંચ અગત્યના પરિમાણો છે પહેલું આત્મગૌરવ છે બીજુ સાંવેગિક આત્મ જાગૃતિ પછી હકારાત્મકતા આત્મનિર્ભર અને છેલ્લે આત્મ સિધ્ધી છે આ બધા ને ગૌણ પરિબળો કહેવામાં આવે છે જ્યારે સહાનુભુતી સામાજિક જવાબદારી અને આંતરવ્યક્તિત્વ સબંધ આ બધા આંતરવ્યક્તિત્વ કૌશલ્યો છે જે ત્રણેય ગૌણ પરિબળ છે ત્રીજુ પ્રાથમિક પરીબળ તાણ સંચાલન છે તણાવ સહનશીલતા અને આવેગ ને નિયંત્રણ તેના ગૌણ પરિમાણો છે અનુકુલનક્ષમતાના ત્રણ પેટા પરિબળો છે વાસ્તવિકતા ચકાસણી આરટી પછી પરિવર્તનક્ષમતા એફએલ અને પ્રશ્નો નું નીરાકરણ પીએસ અને સામાન્ય સ્વભાવ તમારા આશાવાદ અને ખુશીઓને માપે છે ના કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખી ખુશી કેવીરીતે તે સ્વાસ્થ્ય સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલું છે તે વિશે વિસ્તારથી ચર્ચા કરીશું તે એક ચર્ચાનું અલગ કાર્યક્ષેત્ર છે પરંતુ જો આ પરિબળો વિદ્યાર્થીઓમાં વિકસાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ના નિર્દોષ વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે તે તેમને જીવનમાં સમૃદ્ધ બનવા અને આગળ વધવામાં મદદ કરશે અને તેઓ સરળતાથી આધુનિક જીવનની અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરી શકશે કે જે વૈશ્વિક તણાવ માંથી ઉત્પન્ન થાય છે આ માળખું એક સંશોધન સંસ્થામાંથી લેવામાં આવ્યું છે તે કેનન ના સાંવેગિક યોગ્યતા મોડેલ માંથી લેવામાં આવ્યું છે અને તેના લેખક કેથી કેનન દ્વારા વિકસાવામાં આવ્યું છે તે આપણને રોડન અને બીલ ના સિદ્ધાંત વાળંદના ઘર્ષણ જેવું જ બતાવે છે કેવી રીતે વિવિધ કૌશલ્યો અને યોગ્યતાઓનો વિકાસ કરી આપણે આપણા સાંવેગિક બુદ્ધિના કાર્યક્ષેત્રમાં લાગણી અને બુદ્ધિને સમૃદ્ધ બનાવી શકીએ આત્મ અનુભૂતિ વિકાસ પેદા કરે જે આપણે કઈ રીતે વધુ સારી રીતે સામનો કરી શકીએ તમે કઈ રીતે સામનો કરવાના કૌશલ્યમાં વધારો કરી શકો અને આ સ્વ જાગૃતિ સામનો કરવાના કૌશલ્ય તરફ દોરી જાય છે કે જે સમાનુભૂતી સામાજિક જવાબદારી જેવા આંતરિક વ્યક્તિત્વ કૌશલ્યોમાં વધારો કરે છે અથવા તે તરફ દોરી જાય છે કેવી રીતે સામાજિક કૌશલ્યો અને આંતરવ્યક્તિત્વ કૌશલ્યોને લગતી યોગ્યતા શરતો મુજબ આગાહી કરે છે આમ છતાં પણ અસરકારક સબંધ જેને આપણે આંતરવ્યક્તિત્વ સંબંધ અને સ્વતંત્રતા કહીએ છીએ અને એકંદરે તેને વ્યક્તિગત અને આંતરવ્યક્તિત્વ અસરકારકતારૂપે આત્મ અનુભૂતિ અને ખુશી નો અહેસાસ કરવો એમ કહીએ છીએ એટલા માટે જ સાંવેગિક બુદ્ધિના બેરોન મોડેલ આધારિત સાંવેગિક બુદ્ધિના માળખાનો વિકાસ કરવો એ ખુબ જ મહત્વનું છે શાળાના શિક્ષણ માટે સૌથી વધારે અસરકારક શું છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ઈઆઈ ના વિકાસ માટે અને તાજેતરના તારણો કે જે સાંવેગિક બુદ્ધિ અને શૈક્ષણિક સિદ્ધિઓને લગતા સંશોધનમાંથી બહાર આવ્યા છે મારા ઘણાબધા વિદ્યાર્થીઓ કે જેઓ તેમનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ માનવ સંસાધન સંચાલન માં કરી રહ્યા છે તેઓએ પણ સાંવેગિક આંક અને આઈક્યુ પરિબળો અને તેઓની શૈક્ષણિક સફળતા સાથેના સબંધને સમજવાના પ્રયત્નો કર્યા છે અને તેમણે શોધી કાઢ્યુ છે કે ઈક્યુ અત્યંત મોટા પ્રમાણમાં તેમની શૈક્ષણિક સફળતાની આગાહી કરી હતી જે લોકોનો ઈક્યુ આંક ખુબ જ ઊચા પ્રમાણમાં છે તેવા લોકો અભ્યાસમાં પણ ખુબ જ આગળ છે આ એક આશ્ચર્યકારક તારણ બહાર આવવાથી એક સંકેત એ પણ છે કે હવે ઈક્યુને પોષવાની તાત્કાલિક જરૂરીયાત છે કારણ કે આ એક જ એવું કૌશલ્ય છે કે જે વિદ્યાર્થીઓને વર્ગખંડ માં નિયમિત અને નિષ્ઠાવાન બનાવી શકે અને આ એક એવી જરૂરિયાત છે જે તેઓને વર્ગખંડોમાં હાજરી આપવી તે પણ એક તેજસ્વી પાસું છે તેવો ખ્યાલ અપાવી શકે તેઓ ભવિષ્યનાં ધ્યેયોની અનુભૂતિ કરે છે અને જીવનનો દ્રષ્ટિકોણ વિકસિત કરવા સક્ષમ બને છે આ રીતે ઈક્યુ કોઈપણ વિદ્યાર્થીની શૈક્ષણિક સફળતાને અસર કરે છે તો ઉચ્ચ શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓ માં ઈક્યુ આંતરવ્યક્તિત્વ કૌશલ્ય તાણ સંચાલન અને અનુકૂલનક્ષમતા પણ ઉચ્ચા પ્રમાણ માં હોવા જોઈએ જેથી કરી ને એ લોકો સફળ બને બેચેન અથવા હતાશ હોય તેવા વિદ્યાર્થીઓ નીચું પરિણામ મેળવે છે ઓછી સિદ્ધિઓ મેળવે છે અને અમે અમારા અભ્યાસમાં પણ કંઇક આવું જ સમાન તારણ જોયું છે જે લોકોમાં ઈક્યુ પરિબળો ઓછા હોય છે તેઓની મોટી સંખ્યામાં ગેરહાજરી જોવા મળે છે અને તેઓ વર્ગમાં આવતા ડરે છે તેનું કારણ એ છે કે તેઓ દબાણ કે તણાવ માં હોય છે જયારે તેઓ પરીક્ષાની તૈયારી કરે છે ત્યારે ઘણી બધી શૈક્ષણિક ચિંતાઓથી પીડાતા હોય છે તો આવી રીતે ઈક્યુએ તેઓના શૈક્ષણિક જીવન પર અસર કરી છે પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રસન્નતા પામવામાં વિલંબ કરે છે તેઓ વધારે સારો ગ્રેડ મેળવી શકે છે અને તેઓની એસ સેટ SAT માં સરેરાશ બે એક શૂન્ય બસો દસ કે વધારે અંક મેળવે છે તેઓ ઉચ્ચ સ્તરની સાંવેગિક બુદ્ધિ બતાવે તેવી શક્યતા છે જે વિદ્યાર્થીઓ ગુસ્સા અને નિરાશાને બદલે આશા અને સ્થિતિસ્થાપકતા સાથે પાછા ફરે છે તેઓ ઉચ્ચ શિક્ષણ અને સામાજિક સફળતા મેળવે છે આપણે એ પણ જોયું કે જે લોકો આશાવાદ સાથે સાંવેગિક બુદ્ધિ સાથે શીખે છે તેવા લોકો ઉચ્ચ સ્તરની સાંવેગિક બુદ્ધિ ધરાવે છે તેમના શીખવાનો આશાવાદ ખુબ જ ઉચો હોય છે તેઓ તેમના સમકક્ષ લોકો કરતા વધારે આશાવાદી હોય તેવી શક્યતા છે તો આ એવા કેટલાક તારણો છે કે જે ઈક્યુ પરિબળોનાં લીધે વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા દર્શાવે છે તો પછી ઈક્યુ એ આઈક્યુથી કેવી રીતે અલગ પડે છે અહિયાં થોડું ધ્યાન આપવાની જરૂર છે કે વ્યક્તિએ વર્ગખંડનાં વાતાવરણમાં પરિસ્થિતિનું સંચાલન કરવાની અસક્ષમતાને સમજવા પર ભાર આપવાની જરૂર છે જ્યારે આઈક્યુ આપણી જ્ઞાનાત્મક ક્ષમતા અથવા શિક્ષણલક્ષી વિકાસ પર વધારે ભાર આપે છે બીજી તુલના એવી થઇ શકે કે કોઈ વ્યક્તિ સમગ્ર જીવન દરમ્યાન ઈક્યુ માં વધારો થઇ શકે હું આ જ બાબતને પ્રકાશિત કરી રહ્યો છું કે આઈક્યુ ચોક્કસ વયમર્યાદા સુધી જ વિકસે છે ત્યારબાદ તેમાં વધારો થતો નથી પણ ઈક્યુ જીવનના કોઈ પણ તબક્કે વધારી શકાય છે તાજેતરમાં તેને એક અગત્યના આગાહી કરનાર કે સફળતાની આગાહી કરનાર તરીકે સમજવામાં આવે છે આપણે કાર્યમાં અને શબ્દો દ્વારા જોયું કે એવા તારણો મળી આવ્યા છે કે ઇક્યુ જીવનમાં કોઈ વ્યક્તિના કાર્યમાં પણ સફળતાની આગાહી કરે છે પરંતુ પરંપરાગત રીતે આઈક્યુ નો ઉપયોગ કોઈ વ્યક્તિની સફળ બનવાની શક્યતા બાબતે આગાહી કરે છે ઈક્યુ વ્યક્તિની ભાવનાઓને સમજવા અને તેનું સંચાલન કરવા પ્રોત્સાહન આપે છે જ્યારે આઈક્યુ જ્ઞાન આધારિત વિકાસને મંજુરી આપેવિકસાવે છે તેથી આઈક્યુ પરિબળો હંમેશા જ્ઞાનલક્ષી હોય છે જયારે ઈક્યુ હંમેશા વ્યક્તિની ભાવનાઓના અસરકારક સંચાલન બાબતે ધ્યાન આપે છે ઈક્યુ હકારાત્મક સબંધોને પ્રોત્સાહન આપે છે જ્યારે આઈક્યુ તકનીકી કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવા સક્ષમ બનાવે છે અને એટલા માટે જ આપણે વારંવાર કહીએ છીએ કે કોઇ વ્યક્તિના જીવનમાં સફળતા મેળવવા માટે ફક્ત આઈક્યુ પુરતો નથી તેથી આપણે આપણા જીવનને સુખી સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે હકારાત્મક સબંધને વિકસાવવાની જરૂર છે ત્યાર બાદ અન્ય તુલના એ બાબતે પણ થઇ શકે કે ઈક્યુ સ્વ પ્રેરણા અને ચાલકબળમાં વધારો કરી શકે છે તે વ્યક્તિમાં વધુમાં વધુ મેળવવા માટેની ઈચ્છા અને ઉત્સાહ ઉત્પન્ન છે જ્યારે આઈક્યુ વૈચારિક વિચારસરણી સક્ષમ બનાવે છે તેથી ખાસ કરીને જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે નવા છે જેમકે પ્રથમ વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ હોઇ ત્યાં આ ઇક્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ઘરના વાતાવરણથી દૂર છે ખાસ કરીને ભારતીય વાતાવરણમાં આ અઘરું છે કારણકે બધા ઘરના ના વાતાવરણ માં રહેલ હોય છે હું એમ કહેવા માંગુ છું કે તેઓ બારમું ધોરણ પાસ કર્યા પછી તેઓ નવા ક્ષેત્ર નવા સમુદાય નવા વાતાવરણમાં પ્રવેશ કરે છે તેઓ સંપૂર્ણ રીતે માતાપિતાથી અને નજીકના લોકોથી અલગ પડી ગયા છે તેઓ સાંવેગિક અશાંતિનો અનુભવ કરે તેવું બનવાની શક્યતા છે તેથી તેઓનો વિકાસ કરવાનો અથવા તેમના લોહીમાં સાંવેગિક બુદ્ધિ નાખવાનો આ યોગ્ય સમય છે જેથી કરીને તેઓ નવા જીવન માટે ખુબ જ હકારાત્મકતાપૂર્વક પરિપક્વતાપૂર્વક આગળ વધી શકે કે જેનો સામનો તેઓ તેમનું શિક્ષણ પૂરું કર્યા પછી કરવાના છે આ અમુક ચોક્કસ સવાલો છે જે મારે પૂછવાની જરૂર છે - તેમણે કયા કયા કૌશલ્યો વિકસાવવાની જરૂર છે શું આપણે કૌશલ્યો ઓળખી તેઓને શીખવી શકીએ શું તમે કૌશલ્યોનું મૂલ્યાંકન કરી શકો હા આ ત્રણેય પ્રશ્નો શક્ય છે એક વખત સાંવેગિક બુદ્ધિ પરીક્ષણનું સંચાલન કરો અને જાણો કે તે બેરોન કે મેયર સાલાવી નું પરીક્ષણ પ્રમાણે છે લક્ષ્યજૂથો જેવા કૌશલ્યો શીખવવા માટે અને તેમની આકરણી માટે ઘણીબધી તકો રહેલી છે જુદા જુદા વિદ્યાર્થીઓના જૂથોને દિશા આપતી વખતે આપણે પણ તેમનામાં આ ભાવનાત્મક કૌશલ્યોને વધારી શકીએ છીએ સાંવેગિક બુદ્ધિ પરીક્ષણનું સંચાલન કરીને તેને વર્ગખંડની પરિસ્થિતિમાં વધારી શકાય છે અને મને જણાવો કે ક્યા ક્ષેત્રમાં તેઓનો અભાવ છે ત્યાર બાદ શૈક્ષણિક સમિતિ તેવા એક શૈક્ષણિક સલાહકાર ની નિમણુક કરશે જે કાં તો વરિષ્ઠ સીનીયર વિદ્યાર્થી હોય અથવા ટી શિક્ષણ સહાયક હોય જે તેમને ભાવનાત્મક રીતે યોગ્ય માર્ગદર્શન આપી શકે વિભાગીય સ્તર પર વિદ્યાર્થીઓ અને અજમાયશી શૈક્ષણિક સભ્યો માટે પણ સાંવેગિક બુદ્ધિ વિકસાવવા તાલીમનું આયોજન કરી શકાય જેથી કરીને મૂલ્યાંકન અને નવીનીકરણ સરળતાપૂર્વક થઇ શકે અમારી સંસ્થા આઈ ખડગપુરની જેમ જૂથ સંસ્થા કે નોકરીના સ્તર પર પણ આપણે અસંખ્ય સુખાકારી કાર્યક્રમ નું આયોજન કરી શકીએ વિદ્યાર્થી પ્રવૃત્તિ કેન્દ્ર કે જેને આપણે રમત ગમત માટેની જગ્યા કહીએ છીએ તેઓ ઘણાબધા ધ્યાન માટેના કાર્યક્રમ યોગ કાર્યક્રમ યોજે છે તેથી આ એવા કેટલાક કાર્યક્રમો છે જે સુખાકારી કાર્યક્રમ માળખા અંતર્ગત થતા હોય જે વિદ્યાર્થીઓના મનમાં શાંતિ અને સુલેહ શાંતિનું સર્જન કરે છે અને જેથી કરીને તેઓ તેમના ક્રોધને કાબુમાં રાખી શકે તેઓ તેમની ભાવનાઓનું નિયમન કરી શકે અને તેથી તેઓ તેમના આભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે આ ઉપરાંત અન્ય કેટલીક સામાન્ય પદ્ધતિઓ પણ છે જે કોઇપણ વ્યક્તિ અમર્યાદિત રીતે વિકસાવી શકે છે કૌશલ્યો જેવા કે સામાન્ય વાંચન ફિલ્મો જોવી જેમ કે આપણે જોયું છે કે 'તારે ઝમીન પર' ફિલ્મમાં જે વિદ્યાર્થી ભાવનાત્મક રીતે ખુબ જ નબળો હોય છે તે સરળ બીજ ગણિત સમજવા માટે અસમર્થ હોય છે પરંતુ તે સર્જનાત્મક બહુ જ સક્ષમ હોય છે તે અપાર ક્ષમતા ધરાવે છે જેનો બિન શાબ્દિક સ્વરૂપમાં સાર કાઢી શકાય છે તેથી જ્યારે એક મનોવિજ્ઞાની શાળામાં દાખલ થાય ત્યારે વિધ્યાર્થીઓની સાચી ક્ષમતાઓને ઓળખી કાઢે છે અને તેના માતા પિતા અને શિક્ષકો સાથે મસલત કરે છે કેવી રીતે આ વિદ્યાર્થી તેના જીવનમાં સમૃદ્ધ બની શકે તેના માટે આપણે વિદ્યાર્થીઓમાં સાંવેગિક બુદ્ધિને વધારી અથવા પોષી શકીએ છીએ આપણે વિવિધ કેમ્પસ ઇવેન્ટ્સ વર્તમાન ઇવેન્ટ્સ ક્લબો રમત સંગઠનનું આયોજન કરી શકીએ આપણે ઈઆઈ કૌશલ્યોને વિકસાવી શકીએ દાખલા તરીકે વર્તણુકીય શિષ્ટાચાર વર્તણુકીય શિષ્ટાચાર અપનાવી આપણે આપણા વિદ્યાર્થીઓને સામાજિક રીતે જવાબદાર બનાવી શકીએ કેમ્પસના આવા ખાસ પ્રકારના નીતિનિયમો છે જેનું તમારે પાલન કરવું જોઈએ ડ્રગ્સ દારૂ ને લગતી વિદ્યાર્થીઓની સમસ્યા વિવિધ પ્રકારનાં જાગૃતિ કાર્યક્રમો યોજીને આ પ્રકારના વર્તનને ઘટાડી શકાય છે આ બધી ડ્રગ્સ દારુની આડઅસર છે અને ડેટિંગનું પરિણામ શું આવે છે તેની મર્યાદા શું હોવી જોઈએ આપણે કેવી રીતે મિત્રો બનાવી શકીએ કેવી રીતે આપણે સારા મિત્રને પસંદ કરી શકીએ અને સમય વ્યવસ્થાપન કૌશલ્ય કેવી રીતે વધારી શકાય આ અમુક ખાસ રસ્તાઓ છે કે જેનાથી આપણે વિદ્યાર્થીઓમાં સાંવેગિક બુદ્ધિ કૌશલ્યોમાં વધારો કરી શકીએ અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની આ કેટલીક તકો છે જેમ કે વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ ખુબ જ સરળ રીતે આપણે ઈઆઈ બાબતે વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરી શકીએ અને તેમને પ્રતિસાદ આપી શકીએ અને આપણે કેન્દ્રિત જૂથો ની ઓળખ કરી શકીએ છીએ આ એવા વિદ્યાર્થીઓ છે જે તેમની સાંવેગિક બુદ્ધિમાં નબળા છે અને આપણે તેમને વિશેષ સારવાર આપી શકીએ છીએ આપણે તે જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને તેમને ભાવનાત્મક બુદ્ધિ વધારવાની વિવિધ સારવાર આપવાનો પ્રયાસ કરી શકીએ પછી આવે છે ઇન્ટર્નશીપ કોઈ વ્યક્તિ સાંવેગિક બુદ્ધિમતા આધારિત તકનીકી તાલીમ સેવા શીખવાનું મૂલ્યાંકન જૂથ યોજના પહેલા અને પછીનું મૂલ્યાંકન અભિનયની વિડીયો ટેપ જેવી ચોક્કસ ઇન્ટર્નશીપમાંથી પસાર થઇ શકે છે આપણે કોઈ એક વ્યક્તિ કાર્ય કરી રહ્યો છે તેને વિડીયોનાં સ્વરૂપમાં દર્શાવવા જેવી કેટલીક પ્રવૃતિઓ યોજી શકીએ છીએ તો હા આવી રીતે તમે તમારી સાંવેગિક બુદ્ધિમતા દર્શાવી રહ્યા છો આ બાજુ રહેલા અમુક ધૂંધળા ક્ષેત્રો છે જેનો વિકાસ કરવાનું તમને ગમશે ખરુંને અને આ અમુક મુદ્દાઓ છે જેના ઉપર કાળજીપૂર્વક વિચારણા કરવાની જરૂર છે એમ્બેડેડ બહુવિધ પગલાંઓ લેવા ચાલુ પ્રક્રિયામાં પ્રતિસાદ લેવો પોતાની પીઅર સહપાઠીની અને પ્રશિક્ષકની આકારણી કરવી આ કેટલીક કામ કરવાની રીત છે જેનો આપણે આપણા વિદ્યાર્થીઓમાં વિકસાવી શકીએ છીએ મહાવિદ્યાલયકોલેજમાં આવનાર માટે સાંવેગિક બુદ્ધિ એક અભ્યાસક્રમ છે જે તમામનું મૂલ્યાંકન કરે છે મહાવિદ્યાલયકોલેજમાં સફળતા માટે સાંવેગિક બુદ્ધિ કેવી રીતે સંકળાયેલ છે તે વિદ્યાર્થીઓ સમજશે તેથી જો આપણે ઈક્યુ અને આઈક્યુ ની તુલના કરવા સર્વેક્ષણ કરીએ અને તેમની શૈક્ષણિક સિદ્ધિઓનો તેમને પ્રતિસાદ આપીએ ત્યારે તેઓને સમજાશે કે હા મારી સાંવેગિક બુદ્ધિ મારી શૈક્ષણિક સિદ્ધિઓમાં વધારો કરે છે તેથી ધીમે ધીમે તેઓ વાંચવામાં લખવામાં અને પ્રસ્તુતિ કૌશલ્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશે આ બાબત તેઓના પૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરશે જે તેમના ભવિષ્યની સફળતા માટે મહત્વપૂર્ણ છે બીજી ઘણી અન્ય પદ્ધતિઓ છે જેમ કે ઇંટોનાં પ્રકારના સૂચક ને માપવું અને તેની તુલના બેરોનની ઈક્યુ પ્રોફાઈલ સાથે કરવી અને જેનું તમે તુલનાત્મક મૂલ્યાંકન કરી શકો અને જે આંતરસૂઝ ની તેઓને જરૂર છે તેને તેઓની અંદર વિકસીત કરવાની જરૂર છે સારું તો જેમ તમે બધા ચર્ચા કરો છો તેમ ઈઆઈ માં પ્રક્ષેપાત્મક તકનીક હોય છે તેમાં ધ્યેયલક્ષી તકનીક વ્યક્તિલક્ષી તકનીક હોય છે તેથી વ્યક્તિએ માત્રાત્મક અને ગુણાત્મક - એમ બન્ને પદ્ધતિઓ અપનાવવી પડે છે શબ્દોની દ્રષ્ટિએ ગુણાત્મક એ કલાના સ્વરૂપો અભિપ્રાયો અથવા તમે તેઓને સરળતાથી પૂછી શકો કે શું તમે આભારપત્ર લખી શકો તમારા માતા પિતાનો આભાર માનવો આ રીતે અમે પરીક્ષણ કરીએ છીએ હું પણ મારા વર્ગમાં પરીક્ષણ કરતો કે શું તમે વ્યક્ત કરી શકો છો શું તમે તમારા માતા પિતાનો અદ્દભુત અનુભવ ધરાવતો કૃતજ્ઞતાપત્ર લખી શકો છો મેં જોયું કે તેઓ કેટલા હકારાત્મક છે તેઓ તેમના માતા પિતાના કેટલા આભારી છે અને આવું કરીને માતા પિતા બહુ જ નિરક્ષર લાગે છે એવું નથી કે તેઓ વિકાસ કરી રહ્યા છે પણ તેઓ તેમના માતા પિતાનું ઇઆઇ ક્ષેત્ર વધારવા પ્રયત્ન કરી રહ્યા છે માતા પિતા ને અહેસાસ થાય છે કે હા તેઓના બાળકો પણ તેમના યોગદાનને સમજી રહ્યા છે ત્યાં યોગદાન એ સીધું માપ છે ત્યાં નિબંધમાં અંક મેળવતા વિદ્યાર્થીઓનું નિરીક્ષણ સામયિકનું વિશ્લેષણ કરવું વગેરે સીધા પગલાં છે જે ઇઆઇ નું માપન કરે છે જ્યારે સંતોષ અને આત્મ દ્રષ્ટિનું સર્વેક્ષણ કેન્દ્ર્રિત જૂથ રૂબરૂ મુલાકાત ચર્ચા વિગેરે ઇઆઇ માપન માટે પરોક્ષ પગલાં છે તો આ કેટલાક અભ્યાસો છે જે દર્શાવે છે કે ઈ એ કેવી રીતે મહાવિદ્યાલયમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં વધારો કર્યો છે અને તે જ વસ્તુ અમને અમારી આઈ અને આ બાબત પરંપરાગત અને વધારો થયેલ ઈ પ્રોફાઈલ વચ્ચેનો તફાવત દર્શાવે છે તો આપણે કેટલાક વિદ્યાર્થીઓના મત સાંભળ્યા છે અમે જોયું છે તેના આ કેટલાક એવા ઉદાહરણો છે જેમ કે એક વિધ્યાર્થી પ્રમાણે હું મારી મીડ ટર્મ પરીક્ષા તરફ જોઊ છું અને મેં લખ્યું છે કે મારે મારા આવેગને નિયંત્રણમાં રાખવાની જરૂર છે હું બધું છેલ્લી ઘડીએ કરું છું હકીકતમાં હું છેલ્લી ઘડીએ જ મીડ ટર્મની તૈયારી કરતો મારો સમય પણ સંઘર્ષભર્યો હતો જ્યારે મારો તણાવ વધારે હતો મેં ખરેખર આના ઉપર વિચાર કર્યો છે અને થોડા બદલાવ કર્યા છે જેમકે મારા રૂમમાં રહેતા સાથીદાર ને કહેવું કે હું ઈચ્છતો નથી કે તે મારી ગાડીનો ઉપયોગ કરે તે એટલું સરળ નથી અથવા ગૃહકાર્ય ભૂલીને કોઇપણ તક મળતા કુદીને બહાર જતા ના રહેવું સારૂ મેં તે કરી બતાવ્યું હું પૂર્ણ નથી પરંતુ મારા પછીના ઈક્યુ કહે છે કે મારો તણાવ ઓછો થઇ ગયો છે અને હવે મારો સામાન્ય મિજાજ પણ સારો થયો છે હું સારો અહેસાસ કરું છું તો આ રીતે આપણે જોયુ કે વિદ્યાર્થીઓ કેવી રીતે તેમની સાંવેગિક બુદ્ધિના સ્થાનને વિકસિત કરે છે તો એક શિક્ષણ સહાયક દ્વારા અન્ય એક વિદ્યાર્થીનો મત લેવામાં આવ્યો હતો આ સત્રની શરૂઆતનો એક અહેવાલ છે આંતરવ્યક્તિત્વ એ મારો સૌથી નીચેનો આંક હતો તેમાં સમાનુભુતિ સામાજિક જવાબદારી અને આંતરવ્યક્તિત્વ સબંધોનો સમાવેશ થાય છે નબળું આંતરવ્યક્તિત્વ ધરાવતો એક વ્યક્તિ એટલો બધો ઉતાવળિયોલાગણી વગરનો થઇ જાય છે કે તેને સમજાતું નથી કે તે કોઈને દુખી કરી રહ્યો છે જ્યારે હું શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે કામ કરતો હતો જ્યારે અમે પ્રથમ વર્ષનાં નિષ્ફળ વિદ્યાર્થી હતા ત્યારે હું એવા પ્રકારનો હતો એ હકીકત છે કે શરૂઆતમાં નમ્ર બનવું વધારે સારું છે અને પછી ઔપચારિક બનવું તેઓને ફક્ત એક તકની જરૂર છે તો આ નિવેદન શિક્ષણ સહાયક પાસેથી આવે છે તે વિદ્યાર્થીઓનો કેવી રીતે અનુભવ કરે છે શરૂઆતમાં તેઓની વર્તણુકને કાબુમાં રાખવી ખુબ જ અઘરું છે પરંતુ પછીથી જ્યારે આપણે તેમના વિશે ચિંતા અનુભવીએ છીએ ત્યારે તેમના દ્રષ્ટિકોણ બદલાય છે સારું જેમ તમે બધા જાણો છો કે ઈક્યુ નું મૂલ્યાંકન કરવા માટે અલગ અલગ રીતો છે વિદ્યાર્થીઓનું લેખન રૂબરૂ મુલાકાત વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ અથવા પરીક્ષણના આંકને સમજવા આ થોડા ઈઆઈ નાં નોંધણીના વિસ્તારને લગતા તુલનાત્મક આંકડાઓ છે જે કામગીરીને અસર પહોચાડે છે અને ઈક્યુ ની પરીક્ષણ પહેલાની અને પછીની આકરણીની કામગીરીમાં વધારો કરે છે આ થોડા મૂલ્યાંકનનાં નમૂના છે હું તેમાં ફક્ત એ બતાવી રહ્યો છું કે ઈક્યુ કૌશલ્ય કેટલું મહત્વનું છે અને આ કેટલાક પગલાઓ છે જેના વડે ઈક્યુ કૌશલ્યો વિકસાવી શકાય છે લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે જૂથનાં સભ્યોને કહો કે તેઓ તેમની સફળતાના સ્તરને રજુ કરવા તેઓ તેમના નામ નજર સમક્ષ કે બહાર મુકે તો આવી રીતે આપણે સાંવેગિક બુદ્ધિ વધારવાની પ્રક્રિયા અથવા કોઈની સાંવેગિક બુદ્ધિમાં વધારો કરવા ઈક્યુ નાં અભ્યાસક્રમનો વિકાસ કરવાની યોજના પર વાત કરીશું જુઓ શરૂઆતમાં તમારું લક્ષ્ય છે કે હું મારા બધા કોર્સ પાસ કરીશ ત્યારબાદ તમે આગળ વધો છો અને મીડ ટર્મ પરીક્ષા અંતિમ પરીક્ષા સુધીમાં તમે તમારા ઈઆઈ નાં કાર્યક્ષેત્રને સંપૂર્ણપણે આવરી લીધેલું વિદ્યાર્થીનું વર્ણન તમને મદદરૂપ થઇ શકે છે તમે ફક્ત પૂછો કે તમને કેવું લાગે છે કેવી રીતે તમે પ્રતિકુળ પરિસ્થિતિમાં પોતાને વ્યક્ત કરશો તેમની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પરિસ્થિતિઓનું વર્ણન એક સાચી રીત હોય શકે અને તે પ્રમાણે ભવિષ્યમાં સુધારણા કરવા માટે તમે સલાહ અને સુચન પણ આપી શકો ધ્યેય સ્થાપિત કરવો સામાયિક મીડ અને અંતિમ પરીક્ષામાં પ્રતિબિંબિત લેખન કાર્યશાળા લેખનના પ્રતિભાવો ફિલ્મનું વિશ્લેષણ - જેવી રીતે આપણે 'તારે ઝમીન પર'નું ને પ્રક્ષેપણ કર્યું તેવી જ રીતે ઘણી બધી સાંવેગિક ફિલ્મોનું પ્રક્ષેપણ કરી શકાય અને સાંવેગિક બુદ્ધિના વિશ્લેષણ માટે એક મંચ બનાવવા તેનું મૂલ્યાંકન પણ કરી શકાય લોકોને ચોક્કસ પ્રવૃત્તિ કરવાનું કહો રજૂઆત કરવી અને ચોક્કસ જૂથ કાર્ય દ્વારા આપણે તેમના સાંવેગિક બુદ્ધિ કૌશલ્યમાં વધારો કરી શકીએ તમારો ઈ પોર્ટફોલિયો કેવી રીતે ક્રમાંકિત કરી શકાય આ એવી કેટલીક રીતો છે કે જેનાથી કોઇપણ વ્યક્તિ પોતાના દ્વારા પૂર્ણ કરાયેલા સાત પગલાં ચકાસી ટીપ્પણી કરી શકે છે ત્યારબાદ ઉપયોગી પ્રતિસાદ આપી શકે છે આને જૂથ સહયોગની નોંધણી કરવા માટેના રુબ્રિક કહેવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીની સમાનુભુતિ આંતરવ્યક્તિત્વ કૌશલ્યો અને હકારાત્મકતા માપવામાંનકશો તૈયાર કરવામાં આવે છે મુદ્દાઓ સહયોગ અને સંદેશાવ્યવહાર આથી તમે શૂન્ય એક બે અને ત્રણ ક્યાં આવે છે તેના આધારે આ કૌશલ્યોનું મૂલ્યાંકન કરી શકો છો અને પછી તમે અલગ અલગ જૂથોના તુલનાત્મક વિશ્લેષણનું મૂલ્યાંકન કરી શકો છો પૂર્વ પરીક્ષા અને પરીક્ષા પછીના પગલાં પણ તેમની સાંવેગિક બુદ્ધિ વિકસિત હોવાના સંકેત આપી છે અંતિમ વિચાર એ છે કે આકરણીમૂલ્યાંકન જીજ્ઞાસા ઉપર આધારિત હોવી જોઈએ ઉદાહરણ તરીકે આપણા પ્રયત્નોના આધારે વિદ્યાર્થીઓ શું કરે છે શું તે તફાવત ઉભો કરે છે આપણે તે જોવાનું ખુબ જ મહત્વપૂર્ણ છે કે શું તેમનામાં કોઈ બદલાવ આવી રહ્યા છે પૂર્વ પરીક્ષા અને પરીક્ષા પછીની સાંવેગિક બુદ્ધિમાં કોઈ બદલાવ છે આ પરિવર્તન શા માટે આ કેવી રીતે થયું છે તો પછી બદલાવ કોણ છે તો આખું વિશ્લેષણ સંકેત આપે છે કે તેઓની વર્તણુકમાં સાંવેગિક બુદ્ધિનો ફેરફાર છે જેની આકરણી ના થાય તેવું શિક્ષણ કિંમતી નથી તેથી આપણે આપણા સાંવેગિક બુદ્ધિના શિક્ષણમાંથી આ શીખીએ છીએ સામાન્ય રીતે આપણે ઘણીવાર કહીએ છીએ કે જેની આકરણી નાં થઇ શકે જેની તુલના થઇ શકે નહી જેની માહિતી સહભાગીઓને આપી ના શકાય એવા શિક્ષણના મૂલ્યનો અહેસાસ આપણને થતો નથી તેથી ખરો પડકાર આકરણી પ્રક્રિયાઓમાં રહેલો છે પછી આપણે વિચારી શકીએ છીએ કે હા સાંવેગિક બુદ્ધિનું શિક્ષણ અસરકારક છે તો આ કેટલાક અસાઇનમેન્ટસ છે જે અમે તમારી પાસે કરાવવા માંગીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે સાંવેગિક બુદ્ધિના મહત્વની શિક્ષણમાં ચકાસણી કરવી જેમ કે એવા ક્યા ક્ષેત્રો છે જેના પર સાંવેગિક બુદ્ધિ અસર કરવા જઈ રહ્યું છે શું તે ફક્ત વ્યક્તિગત કે વિદ્યાર્થીઓની અભ્યાસકીય સફળતા છે અથવા અન્ય એવા બીજા ક્યા ક્ષેત્રો છે જેમાં ઈઆઈ અસર કરવા જઈ રહ્યું છે હા શિક્ષણ પદ્ધતિમાં ઘણા બીજા ક્ષેત્રો છે જેમ કે રમત ગમત અને ખેલ એન કાર્યક્રમો સમુદાય વિકાસ કાર્યક્રમો સામાજિક પ્રવૃતિઓ સંગીત અને કોઈ પણ સામુહિક ઘટનાઓ ઉદાહરણ માટે કહો તો અમારી સંસ્થા ક્રાઈટસ માં ઉજવાતો વસંત મેળો તો આ કેટલાક જૂથ બનાવો છે જે નેતૃત્વ વિકાસ કાર્યક્રમમાં વિકાસ કરી રહ્યા છે તેથી આ અમુક ચોક્કસ ગુણવત્તા અને ચોક્કસ ક્ષેત્રો છે જ્યાં તમે કહી શકો કે ઈઆઈ કામ કરી રહ્યું છે ઈઆઈ નો મતલબ સાંવેગિક બુદ્ધિ કામ કરી રહી છે તેથી જે ઘડીથી તમે ભાગ લ્યો છો તે રમત ગમત અને ખેલ કુદ ત્યારથી તે તમારા નેતૃત્વ કૌશલ્યમાં વૃદ્ધિ કરે છે તે તમારા સામુહિક કૌશલ્યમાં વૃદ્ધિ કરે છે તે તમારા સહભાગી થવાના કૌશલ્યને વધારે છે તે તમારા આંતરવ્યક્તિત્વ કૌશલ્યમાં વૃદ્ધિ કરે છે તમે શીખો છે કે કેવી રીતે ટુકડીનું નેતૃત્વ કેવી રીતે કરવું તમે શીખો છો કે ટુકડીઓમાં રમતી વખતે બીજા સાથે કેવી રીતે ભળી જવું તેથી રમત ગમત અને ખેલ કુદ ખુબ જ મહત્વપૂર્ણ છે જે સાંવેગિક બુદ્ધિને પોષે છે તેમાં ભાગ લઇને વિદ્યાર્થીઓ તેમની નેતૃત્વ કૌશલ્યોને વિકસાવે છે જે આપણે એન કાર્યક્રમોમાં જોયું છે કે જ્યારે વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના કેમ્પમાં ભાગ લેવા જાય છે તેઓએ વિવિધ કૌશલ્યો અને યોગ્યતાઓ પ્રદર્શિત કર્યા છે જે તેઓના નેતૃત્વમાં અને જૂથ કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે કેવી રીતે આપણે આપણા સમુદાયમાં સકારાત્મકનો વિકાસ કરી શકીએ વિદ્યાર્થીમાં એક સમગ્ર તરીકે સકારાત્મક મૂલ્યો અને સદગુણોનું પોષણ કરવાથી ઈઆઈ બહાર આવે છે તેથી આ ટૂકમાં બતાવે છે કે ઈઆઈ આપણા શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે તેને આપણા અભ્યાસક્રમનો એક ભાગ અને હિસ્સો બનાવવાની જરૂર છે ખૂબ ખૂબ આભાર